તેથી આજનુ આ વ્યાખ્યાયન તમને કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના ક્ષેત્રની માહીતી આપશે તે શું છે તેનો ઇતિહાસ શું છે આપણને જાણવાની જરૂર છે કે આ ક્ષેત્ર ક્યાંથી આવ્યુ છેતે કેટલું જૂનું છે કેટલું નવું છે અને કઈ જગ્યાઓ જ્યાં આ ક્ષેત્ર લાગુ થશે તેથી આ એક વિસ્તૃત રૂપરેખા છે આપણે ગાણિતિક ઇતિહાસથી પ્રારંભ કરીશું જ્યાંથી આ ક્ષેત્ર આવ્યું છે પછી સમીકરણો આપણે દરેક જાણીયે છિયે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક સમીકરણો મેક્સવેલનાં સમીકરણો છે અને મેક્સવેલના સમીકરણો હલ કરવાની ઘણી રીતો છે તે પદ્ધતિઓ વિશે તમે સાંભળયુ હશે તેથી ક્યારે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તેથી આપણે શોધીશું કે ભૌતિકશાસ્ત્રની વિવિધ પ્રકારની કઈ રીતો છે જેમાં વિવિધ પદ્ધતિઓ લાગુ થાય છે તમે ફાઈનાઈટ એલીમેન્ટ ડોમેઈન વિશે સાંભળ્યું હશે ફાઈનાઈટ એલીમેન્ટ અને તેનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ તે એક સીમપ્લ કોન્સેપ્ટમાથી આવે છે જેની આપણે વાતચીત કરીશુ અને તેને ઉકેલ કેવી રીતે કરવાનો અને અંતે કદાચ આ જ કારણ છે કે તમે વર્ગમાં છો કેમ કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ ઉપયોગી છે તેથી આ કોર્સના અંતે કેટલીક સરળ એપ્લીકેશન્સ વિશે હું તમને જણાવીશ કે ક્ષેત્રમા થયેલ સંશોધનના પેપર્સ વાંચી શકશો અથવા આ ક્ષેત્રમાં વપરાતા સોફ્ટવેર અને સમજો કે શું થઈ રહ્યું છે તે સમજી શકશો ઘણી વખત તમે જોયું હશે કે વિદ્યાર્થીઓ તેઓ કોમર્શિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ જાણતા નથી કે તેઓ જે વિકલ્પો માટે ક્લિક કરી રહ્યા છે તેના પર ટિક બોક્સ શું છે તેનો અર્થ શું છે ફીઝીકલી રીતે શું થઈ રહ્યું છે ગાણિતિક રીતે શું થઈ રહ્યું છે અને તે એક વિશાળ તફાવત બનાવે છે તમે જાણો છો કે સિમ્યુલેશનમાં 1 દિવસ અથવા 2 લાગી શકે છે અને તેને ચલાવવામાં 3 દિવસ લાગી શકે છે જો તમે તમારા વિકલ્પોને યોગ્ય રીતે પસંદ કર્યા નથી તેથી ઓછામાં ઓછું તમારે તે જાણવું જોઈએ અને ખૂબ જ સારી રીતે તમે વિચારી શકો છો કે આ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ કંપનીઓ માટે ઘણી તક છે જો તમે આ સમસ્યાઓ ઉકેલવા માટે તમારું પોતાનું કમર્શિયલ સોફ્ટવેર અથવા તમારું પોતાનું સોફ્ટવેર લખી શકશો તેથી તે સ્પેક્ટ્રમનો બીજો છેડો છે તેથી કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રના ગાણિતિક ઇતિહાસમાં આવીયે તેથી મારો મતલબ કે તે કહેવું ભાગ્યે જ જરૂરી છે કે ગણિતનો ઉપયોગ લાંબા સમયથી ભૌતિકશાસ્ત્રની સમસ્યાઓ ઉકેલવા માટે કરવામાં આવે છે પરંતુ ઓછામાં ઓછા તાજેતરના આધુનિક ઇતિહાસમાં તમે કેપ્લરથી પ્રારંભ કરો છો જેને દરેક વ્યક્તિએ ઓળખે છે અને તેણે કેલ્ક્યુલસનો ઉપયોગ કર્યો છે પરંતુ ગ્રહોની ગતિ કેવી રીતે કરે છે તે આગાહી કરવા માટે ગણતરીના એક ખૂબ જ પ્રાથમિક પ્રકારના અંદાજનો ઉપયોગ કર્યો હતો તેથી તે વ્યક્તિ હતો જેણે અમને કહ્યું કે ગ્રહો ગોળાકાર ભ્રમણકક્ષામાં નહીં પરંતુ લંબગોળ ભ્રમણકક્ષામાં ફરે છે તેથી આપણે બધાએ શાળામાં આ કેપ્લરના નિયમનો અભ્યાસ કર્યો તેથી તે પ્રે કેલ્ક્યુલસ હતી પછી તમે જાણો છો કે લોકોએ વધુ વિગતવાર નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું અને દરેક નિરીક્ષણ હાલના સિદ્ધાંત સાથે મેળ ખાતું નથી તેથી તે પછીના 100 વર્ષોમાં લગભગ 1600 અથવા 1700 ના દાયકામાં કેલ્ક્યુલસનો જન્મ થયો હતો તેથી તે લિબનીઝ અને ન્યૂટન દ્વારા સંયુક્ત રીતે છે તેથી તે પ્રારંભિક ગણતરી છે અને મોટે ભાગે મિકેનિક્સ સમસ્યાઓ માટે તેથી ફરીથી ગ્રહો અને આવા પદાર્થોની ગતિ એ મુખ્ય રસ હતો જેના કારણે આ તમામ નિયમો ઘડવામાં આવ્યા તેથી તે ત્યાં છે જ્યાં કેલ્ક્યુલસ આવે છે અને સાથે સાથે ઘણું કામ હતું ઘણા લોકોને રસ હતો કે પ્રવાહી કેવી રીતે વહે છે તમે જાણો છો કે નહીં ચાલો આપણે પાણી નદીમાં અથવા પાઇપમાં અથવા પ્રવાહી પ્રવાહી કેવી રીતે વહે છે તે સમજી શકાય છે તેથી તેમને તેના માટે માટે ડીફરંશીયલ સમીકરણોના સિદ્ધાંતની જરૂર હતી અને તેથી પ્રવાહી વહનની સમસ્યાઓ માટે પહેલા ડીફરંશીયલ સમીકરણોનો સિદ્ધાંત આવ્યો અને તમારા માંથી ઘણાને ખબર હશે કે આ સમીકરણોને નેવીયર સ્ટોક્સ ઉકેલો નથી તેથી તમે કલ્પના કરી શકો છો કે તેના કારણે 1900 ના દાયકાથી ઘણું કામ શરૂ થયું હશે જો તમે જાણો કે જો હું તમને કહું છું કે કોઈ પદ્ધતિમાં ક્લોઝ ફોર્મ તરીકે ઓળખાવા લાગ્યું તેથી જ એરોસ્પેસ અને મિકેનિકલ એન્જિનિયરિંગ ના અભ્યાસમાં ઘણા વિદ્યાર્થીઓ છે અને તે જૂની કહેવત જેવું છે કે જરૂરિયાત શોધ ની માતા છે તેથી તેમની પાસે કોઈ આંકડાકીય ઉકેલ નહોતો તેથી તેમની પાસે કોઈ વિકલ્પ નહોતો પરંતુ આ આંકડાકીય રીતે આપણે આને કેવી રીતે હલ કરી શકીએ તે જાણવા માટે તેથી ચાલો આપણે ફક્ત એટલું જ લખીએ કે આપણે એનાલીટીકલ ઉકેલો જાણીએ છીએ અને પછી તેના કારણે જ ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી થોડી સારી હતી તેથી અમે ઇલેક્ટ્રોમેગ્નેટિક સમીકરણો જોઈએ છીએ તેઓ વાસ્તવમાં લીનીયર છે ઇલેક્ટ્રિક ક્ષેત્ર માટે કોઈ ચોરસ નથી અથવા મોટાભાગના ૯૯ ટકા કેસો માટે તેથી જ્યારે મારી પાસે સમીકરણોની લીનીયર સિસ્ટમ હોય તે તારણ આપે છે કે કેટલાક કિસ્સાઓમાં આને એનાલીટીકલ રીતે કેવી રીતે હલ કરવી તે માટે પહેલેથી જ ઘણ સારા સિદ્ધાંત છે તેથી મોટાભાગના લોકો આ શું કરે છે ચાલો આપણે મોટાભાગના કેસો માટે આ એનાલીટીકલ ઉકેલોનો ઉપયોગ કરીએ અને પછી જરૂર પડે ત્યારે અંદાજીત એપ્રોક્ષીમેશન લગાવવા પછી 1960 ના દાયકાની આસપાસ જ્યાં કોમ્પ્યુટેશનલ ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ ક્ષેત્ર શરૂ થાય છે કારણ કે હવે લોકોને મહત્વકાંક્ષી કમ્પ્યુટર મળે છે હવે હું વધુ જટિલ સમસ્યાઓની ગણતરી કરવા માંગુ છું જેના માટે કોઈ એનાલીટીકલ ઉકેલ નથી તેથી હવે સંખ્યાત્મક રીતે નક્કર કરવાની જરૂરિયાત આવે છે અને તમે જોઈ શકો છો કે 1960 ના દાયકાની આસપાસ નો સમય છે જ્યારે કમ્પ્યુટર કંઈક અંશે વ્યવહારુ બની રહ્યા છે એવું નથી કે કમ્પ્યુટર એક ઇમારત પાંચ બહુમાળી બિલ્ડિંગ ધરાવે છે પરંતુ એવું બની રહ્યું છે કે તમે જોઈ શકો છો કે આપણે આ ગણતરી કરી શકીએ છીએ તેમ છતાં તેઓ પંચ કાર્ડ સાથે વસ્તુઓ કરવા માટે જે ઘણો સમય લેતા હતા અને જે વસ્તુઓ 2018 માં આપણા મનમાં છે તે ખૂબ ઐતિહાસિક લાગે છે પરંતુ ૫૦ વર્ષ પહેલાં તેઓ આ કામ કરતા હતા અને તેથી ફરીથી આ સમસ્યાઓ માટે છે જે એનાલીટીકલ રીતે ઉકેલી શકાતી નથી જે સમસ્યાઓ એનાલીટીકલ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં ઉકેલી શકાય છે તે સરળ વસ્તુઓ છે જેમ તમે જાણો છો તમારી પાસે સિલિન્ડર અથવા ગોળા અથવા વિમાન છે કે તરંગ આ સાથે કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તરંગ આ સાથે કેવી રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે તેથી લોકોએ એનાલીટીકલ ઉકેલો લખ્યા છે એવું નથી કે તે ખૂબ જટિલ લાગે છે જ્યારે તમે તેને જોશો તમને ઘણાં બેઝેલ ફંકશન અને આ અને પેલુ અને તે આપણે આ કોર્સ લખતા ઘણાં જોશું તેથી તે ૬૦ ના દાયકા પછીનું છે જ્યારે આ ક્ષેત્ર આવ્યુ તેથી તમે જોઈ શકો છો કે તે ખૂબ જૂનું ક્ષેત્ર નથી જો તમે પ્રારંભિક શોધો પર નજર નાખો કે જુઓ તો માનસિકતા હજુ પણ ત્યાં હતી ચાલો એનાલીટીકલ ઉકેલ મેળવીએ તેથી તમે શોધી શકશો કે કાગળોમાં લાંબા સમીકરણો હતા તમે છેલ્લા 20 30 વર્ષમાં પત્રોમાં તે શોધી શકશો નહીં તેથી તે ધ્યાનમાં રાખવાનુ છે તો ચાલો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના સમીકરણો પર આવીએ તેથી અમારી પાસે મેક્સવેલના સમીકરણો માટે એક અલગ સમીક્ષા વ્યાખ્યાન હશે પરંતુ આ ફરીથી ઇતિહાસનો ભાગ છે જેથી તમે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના વિદ્યાર્થી તરીકે જાણતા હશો તેથી મેં અહીં શું લખ્યું છે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સના આ ચાર આધુનિક સમીકરણો છે પરંતુ આ હંમેશા આ રીતે નથી હોતા તેથી જ્યારે આપણે પ્રારંભ કર્યુ ત્યારે સૌથી જૂનો નિયમ કુલમ્બ નો નિયમ હતો જેનો આપણે બધાએ ઉચ્ચ શાળામાં જ અભ્યાસ કર્યો છે મારો પાસે ચાર્જ છે તેની આસપાસનું ક્ષેત્ર શું છે આ પ્રકારનુ ફિલ્ડ તે કlલોમ્બના નિયમમાંથી આવે છે જે ૧૭૮૫ નો છે અને તે સમયે વીજળી અને ચુંબકત્વ આ બે બાબતો અલગ અલગ હોવાનું માનવામાં આવતું હતું પછી એમ્પીયરનુ વર્ક ડિસ્પ્લેસમેન્ટ કરંટ ના ટર્મ વિના આવે છે તેથી એમ્પીયર પાસે આ હતું અને એ પદ અને તે એમ્પીયર સર્ક્યુટલ નો નિયમ હતો તેથી ૧૮૨૩મા તે જ જાણીતું હતું પછી તો ગૌસે ચુંબકત્વનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું તેથી આપણી પાસે સમીકરણ આવ્યું અને પછી આખરે ફેરાડેનુ આ એક સમીકરણ હતું જે ઇલેક્ટ્રિક ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર સાથે જોડતું હતું પરંતુ તે આ સમયે ફક્ત આ સમીકરણો ન હતા પરંતુ તેમાના ઘણા સમીકરણ હતા પરંતુ તે કેટલાક જુદા જુદા ફોર્મેટમાં લખાયેલા હતા અને તે પુષ્કળ પ્રમાણમાં હતા અને તે ખરેખર મેક્સવેલ છે જે ૧૮૬૪ માં આવ્યો તેણે કહ્યું હતું કે આ સમીકરણો તેમાં એક વિસંગતતા છે અને તે વિસંગતતા આપણને જોવા માટે પૂરતી સરળ છે અને આપણી પાસે આ સમસ્યા ગૃહકાર્યમાં હોવાને કારણે જ્યારે તેમણે આ એક પદ ડિસ્પ્લેસમેન્ટ કોયડોરમનો ઉમેર્યુ ત્યારે તે વિસંગતતા સુધારવામાં આવી હતી જ્યારે તેણે આ પદ તેમા ઉમેર્યુ ત્યારે આ બધા ૪ સમીકરણો તેઓ સુસંગત બને છે અને ઇલેક્ટ્રિસિટી અને ચુંબકત્વનું એકીકરણ થાય છે તેથી તેમ છતાં આ ૪ સમીકરણોમાંથી કોઈનું નામ નથી તેનુ કારણ એ છે કે આ એક માત્ર ડિસ્પ્લેસમેન્ટ કરંટ ટર્મના યોગદાનને કારણે અને આજના આ બધાં સમીકરણોને તેને મેક્સવેલના સમીકરણો કહે છે ફરીથી મેક્સવેલના સમયે ત્યા ૨૦ અલગ અલગ સમીકરણો હતા મેક્સવેલે આ રીતે લખ્યું તેવું નથી મેક્સવેલે તેમને થોડુક લખ્યુ છે જે તમે વિસ્તૃત સ્વરૂપમા જાણો છો પછી હેવીસાઇડ નામના આ વૈજ્ઞાનિક હતા જેણે આ ૨૦ સમીકરણોને આખરે ૪ સમીકરણોમા ઘટાડ્યા જે આપણે 1888 થી અભ્યાસ કરી રહ્યા છીએ અને આ સમીકરણો કેમ એટલા સફળ થયા છેકોઈપણ અનુમાન લગાવવા માંગે છે તે સમજાવે છે કે પ્રકાશ તે એક મોટી કસોટીથી બચી ગયો જે 1900 ના પ્રારંભિક ભાગમાં શું બન્યું વિદ્યાર્થી સાપેક્ષતા સાપેક્ષતા સાચુ તેથી આ સમીકરણો સાપેક્ષતાના સિદ્ધાંત સાથે સુસંગત હોવાનુ બહાર આવ્યુ તેથી તેથી જ આ સમીકરણો તે પરીક્ષણમાં પણ ટકી રહ્યા છે અને તે ખૂબ જ સફળ રહ્યા છે આનાં વર્ઝન છે જેનો ઉપયોગ તમે ક્વોન્ટમ મિકેનિક્સ માટે પણ કરી શકો છો તેથી ક્વોન્ટમ ઓપ્ટિક્સ પણ એક ખૂબ જ રસપ્રદ ક્ષેત્ર છે તે સમીકરણો થોડો અલગ લાગે છે પરંતુ વિચાર એકસરખો છે તેથીતમે આ ૪ સમીકરણો જોઈ શકો છો તેઓ રેખીય છે ત્યાં કોઈ E નો વર્ગ નથી ત્યાં કોઈ E ગુણ્યા H નથી ત્યાં બધા જ રેખીય સ્વરૂપમાં છે તેથી આ સમીકરણો રેખીય છે અને તેથી જ લોકો તેને મોટા ભાગ માટે એનાલીટીકલી હલ કરવામાં સક્ષમ હતા અહીં આ પદ ઉમેરતા dDdt જે લોકોને સમજાયું કે ઓપ્ટિક્સ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક્સ આ બે અલગ અલગ સિદ્ધાંતો નથી પરંતુ તે એક જ સિદ્ધાંત છે તેથી જો હું આ પ્રથમ બે સમીકરણો લઉ અને હું તેમને એકસાથે ઉકેલુ તો પરિણામ પ્લેન વેવ અથવા વેવ નું સમીકરણ લાવીશ તેથી અને તે સમજાવે છે કે શા માટે પ્રકાશ સૂર્યથી આપણા સુધી પ્રકાશની ગતિ થી ટ્રાવેલ કરે છે અને એવી બીજી ઘણી રીતો છે આ ધ્યાનમાં રાખો કે જ્યારે આ સમીકરણોને ઘડવામાં આવ્યાં ત્યારે કોઈએ પણ વિચાર્યુ નહોતુ એક વેવ નો સુર્ય થી અહી સુધી નો ટ્રાવેલ અથવા કોઈ પલ્સની પૃથ્વી સુધીની મુસાફરી ફેરાડેનું સમીકરણ અથવા એમ્પીયર સમીકરણ જેવા આ સમીકરણો તે સર્કિટના નિયમ પર બનેલ સમીકરણ હતા સર્કિટલ નો નિયમ તે કરંટ વહેતો હતો હું ગણતરી કરું છું કે આના દ્વારા કેટલું કરંટનુ થ્રેડિંગ છે તેથી તે એકદમ રસપ્રદ છે કે જે વસ્તુઓ રેઝિસ્ટર્સ અને કેપેસિટર્સ સાથે કામ કરી રહી છે તેના પર બનેલો નિયમ કોઈક રીતે સૂર્યથી પૃથ્વી પર પ્રકાશ કેવી રીતે પ્રવાસ કરે છે તે સમજાવવામાં સક્ષમ છે અને અહીં આ ડિસ્પ્લેસમેન્ટ ટર્મનોપાવરહતો જે મેક્સવેલત યોગ્ય રીતે કરે શક્યો તેથી ઓપ્ટિક્સ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક્સનું જોડાવાનુ મેક્સવેલ દ્વારા શક્ય બન્યું હતું બીજી વસ્તુ એ છે કે આ સમીકરણો રેખીય હોવાથી ત્યાં તકનીકોનો એક મોટો સમૂહ છે જે પહેલાથી જ ફોરીયર દ્વારા જ બનાવવામાં આવ્યો છે તેથી હું ફોરીયર ટ્રાન્સફોર્મ્સ લઈ શકું છું અને ફોરીયર ટ્રાન્સફોર્મ્સ તેઓ આપણને સમીકરણો હલ કરવા માટે નવી તકનીકોનો આપી છે તેથી મેક્સવેલના સમીકરણો ઉકેલવા માટે ફોરિયર તકનીકોનો ઉપયોગ કરી શકાય છે જે એ પણ સમજાવે છે કે શા માટે લોકોએ તેમને લાંબા સમય સુધી ગણતરીપૂર્વક ઉકેલવાની જરૂર નથી તેથી ઘણા સાધનો અને તકનીકો ઉપલબ્ધ હતા તેથી ફોરીયર તકનીકો આપણે તેમનો અભ્યાસ કરીશું ફોરીયર તકનીકોનો એક મોટો ફાયદો શું છે જો હું કેટલીક ફ્રીક્વન્સીઝ માટેની પ્રતિક્રિયા જાણું છું તો હું ઈન્વર્સ ફોરીયર ટ્રાન્સફોર્મ કરી શકું છું અને સમયસર પ્રતિક્રિયા શોધી શકું છું તેથી ફ્રીક્વન્સીઝ અને સમય વચ્ચે આ પ્રકારનું રમત શક્ય બને છે જેમ તમે તેને જુઓ છો આ સમીકરણો કોઈ પણ રીતે યોગ્ય રીતે ફ્રીક્વન્સીઝ ધરાવતા નથી તેથી તેથી જ ફોરીયર તકનીકો ફ્રીક્વન્સી ડોમેનમાં જવા માટે ઉપયોગી બને છે તેથી જ્યારે તે સંબંધિત હોય ત્યારે અમે તે જોઈશું